હવે આપણે બિલ્ટ ઇન સેલ્ફ ટેસ્ટ વિશે વાત કરીએ છીએ એક એવી તકનીક કે જ્યાં ચિપ પોતે જ પોતાનું પરીક્ષણ કરી શકે છે ચાલો આ મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ જરૂરિયાતો શું છે અને પછી આપણે જોઈશું કે કઈ રીતે આપણે તેને અમુક હદ સુધી હાંસલ કરી શકીએ છીએ આપણે બાહ્ય પરીક્ષણ જેટલું સારું કરી શકતા નથી પરંતુ આપણે તેમાં શ્રેષ્ઠ શું કરી શકીએ એ જોઈએ તેથી બિલ્ટ ઇન સેલ્ફ ટેસ્ટ પાછળનો મૂળ ખ્યાલ ચિપની અંદર કેટલાક વધારાના હાર્ડવેર ઉમેરવાનો છે જેમ કે ટેસ્ટ જનરેશન અને પ્રતિભાવ મૂલ્યાંકન અંદર કરી શકાય ચાલો આપણે જોઈએ કે પરંપરાગત અભિગમ શું છે આપણે શું કરીએ છીએ પરંપરાગત અભિગમ એ છે કે હું તેને અહીં આકૃતિરૂપે બતાવવાનો પ્રયાસ કરું છું તેથી મારી પાસે પરીક્ષણ હેઠળ સર્કિટ છે CUT મારી પાસે કાર્યાત્મક સ્પષ્ટીકરણ છે ત્યાં ઇનપુટ્સ છે ત્યાં આઉટપુટ છે તો હું શું કરું હું પહેલા એક સાધનનો ઉપયોગ કરું છું હું એક ટેસ્ટ જનરેશન ટૂલ નો ઉપયોગ કરું છું જ્યાં આ સર્કિટ નેટ લિસ્ટ સાથે હું જે ઇનપુટ આપું છું તે કહી દઉં કે આ કોઈ પ્રકારનું સ્પષ્ટીકરણ અને ટેસ્ટ જનરેશન ટૂલ મને ટેસ્ટ વેક્ટર્સનો સેટ T આપશે આ એકવાર કરવામાં આવે છે હવે એકવાર સર્કિટનું ઉત્પાદન થાય તે પછી આપણે ઓટોમેટેડ ટેસ્ટ ઇક્વિપમેન્ટ અથવા ATE નામની વસ્તુનો ઉપયોગ કરીએ છીએ અમે ATE મેમરીમાં ટેસ્ટ પેટર્ન લોડ કરીએ છીએ અને ATE આ ચિપ પર આ ઇનપુટ્સ જનરેટ કરશે જે સેટ થશે ATE પર અને એ જ રીતે આઉટપુટ અહીં આપવામાં આવશે તેથી ATE પરીક્ષણ પદ્ધતિઓ લાગુ કરવા અને પ્રતિભાવનું મૂલ્યાંકન કરવાના નિયંત્રણમાં રહેશે અને નોંધવા જેવો મુદ્દો એ છે કે આ ATE અત્યંત ખર્ચાળ સાધન છે ભલે આપણે તેનો ઉપયોગ કરીએ પરંતુ ઉત્પાદનની કુલ કિંમતમાં પણ એક ઘટક હોય છે જે કિંમત છે ATE ની તેથી આ વધુ પરંપરાગત અભિગમ છે પરંતુ અહીં આપણી પરીક્ષણ જનરેશન અને પ્રતિભાવ મૂલ્યાંકન બંને આપણે ચિપની અંદર જ કરી રહ્યા છીએ તેથી આપણે પરીક્ષણ ઉત્પન્ન કરવા માટે બાહ્ય પરીક્ષણ જનરેટર પર આધાર રાખતા નથી સ્વાભાવિક રીતે ચિપ પર આ કરવા માટે આપણને વધારાના હાર્ડવેરની જરૂર છે તેથી ધારો કે આપણે ચિપ્સની અંદર આ પ્રકારની વધારાની સુવિધા અમલમાં મૂકી છે જેથી તે પોતે BIST ચકાસી શકે તેથી BIST કામગીરીને નિયંત્રિત કરવા માટે અમને ઓછામાં ઓછા 2 પિનની જરૂર છે તેથી ત્યાં 1 પિન હશે જે પરીક્ષણ નિયંત્રણ હશે તેથી અહીં તમે ચિપને કહી રહ્યા હશો કે હવે તમે તમારી જાતને ચકાસી લો તે પિન જો સક્રિય થાય તો ચિપ પરીક્ષણ શરૂ કરશે અને તે માત્ર બાહ્ય હસ્તક્ષેપ વગર જ આંતરિક રીતે થશે અને એકવાર પરીક્ષણ પૂર્ણ થઈ જાય ત્યાં સારી કે ખરાબ કહેતી આઉટપુટ પિન હશે તે કહેશે કે હું સારી છું કે હું ખરાબ છું તેથી BIST સામાન્ય રીતે આનાથી વધુ કંઇ કહેશે નહીં તે ફક્ત કહેશે કે ચિપ સારી રીતે કામ કરી રહી છે અથવા કંઈક ખોટું છે જે શોધી કાઢવામાં આવ્યું છે તેથી આ રીતે હવે મારી ચિપની અંદરની બાજુ દેખાશે અગાઉ આપણી પાસે ફક્ત પરીક્ષણ હેઠળ આપણી સર્કિટ હતી પરંતુ હવે આપણી પાસે એક ટેસ્ટ જનરેટર છે આપણી પાસે પ્રતિભાવ કોમ્પેક્ટર છે આપણે થોડી વાર પછી જોઈશું કે આની જરૂર શું છે અને બાહ્ય રીતે જેમ મેં કહ્યું કે BIST ઓપરેશન શરૂ કરવા અથવા સક્રિય કરવા માટે અમને એક નિયંત્રણ સંકેતની જરૂર છે અને પરીક્ષણના પરિણામનું મૂલ્યાંકન કરવા માટે આપણને એક નિયંત્રણ સંકેતની જરૂર છે ચાલો હવે હેતુ જોઈએ કે આપણને BIST ની જરૂર કેમ છે અને ફાયદા શું છે પ્રથમ મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે આપણને ખર્ચાળ સ્વચાલિત પરીક્ષણ સાધનોની જરૂર નથી તમે જુઓ છો કે આ ATE ખૂબ જ આધુનિક સાધન છેતે વિશાળ સાધન છે તેને ખૂબ નિયંત્રિત વાતાવરણમાં સ્થાપિત કરવું પડશે તેથી જ્યારે આપણે ચિપનું પરીક્ષણ કરવા માગીએ છીએ ત્યારે આપણે ATE ની નજીક જવું પડે છે તેને ATE પર મુકવું પડે છે અને ATE માત્ર ટેસ્ટ વેક્ટર્સ લાગુ કરીને તેનું પરીક્ષણ કરશે પરંતુ હવે જો તમારી પાસે ચિપમાં BIST સુવિધા હોય તો ચિપ ચકાસવા માટે ATE પર જવું જરૂરી નથી તમે તેને તમારી લેબમાં પણ ચકાસી શકો છો કે જે તમારું ક્ષેત્ર છે તેથી ક્ષેત્ર પરીક્ષણ માટે ઉપયોગ કરી શકાય છે નિદાનનો અર્થ છે કે તમે કઈ ચિપ ખરાબ છે તે ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છો નિદાન એ નિષ્ફળતાના સ્ત્રોતની ઓળખ છે તેથી સામાન્ય રીતે સિસ્ટમમાં આપણે સોફ્ટવેર પરીક્ષણો નામની વસ્તુનો ઉપયોગ કરીએ છીએજેમ કે તમે ડેસ્કટોપ અથવા લેપટોપમાં જોયું હશે જ્યારે તમે પહેલી વખત મશીન ચાલુ કરો છો ત્યાં સોફ્ટવેર ડાયગ્નોસ્ટિક શરૂ થાય છે જે સોફ્ટવેર પ્રોગ્રામ છે તેથી તે કેટલીક નિયમિત તપાસ કરે છે તે મેમરી વગેરે તપાસે છે અને જો તેને લાગે છે કે કંઈક ખોટું છે તો તે કોડ સાથે રિપોર્ટ કરે છે તેથી આપણે તે કોડનો અર્થ શું છે તે સમજવા માટે તેને ડીકોડ કરવું પડશે જેથી જાણી શકાય કે શું અથવા કઈ પેટા સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી નથી હવે BIST આ પ્રકારના સોફ્ટવેર પરીક્ષણોનો વિકલ્પ બની શકે છે પરંતુ સોફ્ટવેર પરીક્ષણો સાથે સમસ્યા સામાન્ય રીતે સોફ્ટવેર પરીક્ષણો છે તેઓ ખૂબ જ છૂટક અને સારપૂરતું રીતે પરીક્ષણ કરે છે હાર્ડવેરની દ્રષ્ટિએ ફોલ્ટ કવરેજ ખૂબ ઓછું છે ડાયગ્નોસ્ટિક રિઝોલ્યુશન પણ ખૂબ ઓછું છે કેટલીકવાર તમે માત્ર એટલું જ કહેશો કે તમારા PC ના મધર બોર્ડમાં ખામી છે પરંતુ મધર બોર્ડમાં કઈ જગ્યાએ તે કહેતું નથી અને તે પણ કારણ કે તે એક સોફ્ટવેર પ્રોગ્રામ છે જે ચાલી રહ્યો છે જેથી તે વધુ સમય લેશે પરંતુ BIST માં આપણે હાર્ડવેરમાં આ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને જો તમે આ કરો છો તો ફાયદાઓ અલબત્ત છે પરીક્ષણ પ્રયત્ન ઓછો હશે કારણ કે લેવાયેલો સમય ઓછો હશે નિદાન વધુ સારું થશે કારણ કે ચિપ સ્તરે ચિપ્સ તમે પરીક્ષણ કરી શકો છો અને કારણ કે તમે તેને ક્ષેત્ર પર કરી શકો છો તમારી સિસ્ટમ જાળવણી અને સમારકામ ખર્ચ પણ ઘણો ઓછો હશે તેથી દરેક વખતે એક ક્ષેત્ર હોવાને બદલે ખામીનો સ્ત્રોત શોધવા માટે એક જગ્યાએ જવું પડશે તમે તેને તમારી પોતાની નાની લેબમાં પણ કરી શકો છો હવે એકંદર BIST આર્કિટેક્ચર આના જેવું લાગે છે તેથી મારી પાસે મારી સર્કિટ છે જેનું હું પરીક્ષણ કરવા માંગુ છું તો મને કયા ઘટકોની જરૂર છે તેથી આ આખું ચિત્ર કંઈક એવું છે જે ચિપની અંદર જાય છે મને પેટર્ન જનરેટર ની જરૂર છે તેથી જે મારી ટેસ્ટ પેટર્ન જનરેટ કરશે હવે હું દલીલ કરી શકું છું કે મારી પાસે ખૂબ જ સારો ટેસ્ટ જનરેટર છે તે ટેસ્ટ પેટર્નનો થોડો સારો સેટ પેદા કરી શકે છે મને તેને માં રાખવા દો અને ROMને ચિપની અંદર રહેવા દો પરંતુ તે શક્ય છે પરંતુ ROM નું ઓવરહેડ ઘણું વધારે હશે અમુક સર્કિટ માટે તમને 1000 ટેસ્ટ વેક્ટર્સની જરૂર પડશે તેથી તમારે તે અધિકારને સંગ્રહિત કરવા માટે 1000 શબ્દો સાથે ROMની જરૂર છે અને અલબત્ત હાર્ડવેરની તુલનામાં ROMનો એક્સેસ સમય ધીમો હશે તેથી સામાન્ય રીતે શું કરવામાં આવે છે આ પેટર્ન જનરેટર એક પ્રકારનું હાર્ડવેર માળખું છે જે ખૂબ ઝડપથી ચાલી શકે છે અને કેટલીક પેટર્ન પેદા કરી શકે છે જેનો ઉપયોગ પરીક્ષણ માટે કરવામાં આવશે તેથી આ મલ્ટિપ્લેક્ષર પસંદ કરશે કે મારો મતલબ કે તમે ઓપરેશનના સામાન્ય મોડમાં છો કે જ્યાં આ પ્રાથમિક ઇનપુટ અંદર જવું જોઈએ અથવા તમે ટેસ્ટ મોડમાં છો જ્યાં આ પેટર્ન અંદર જવું જોઈએ તેવી જ રીતે અહીં સામાન્ય મોડમાં આઉટપુટ સર્કિટ PO પ્રાથમિક ઇનપુટ્સ પર જશે પરંતુ ટેસ્ટ મોડ દરમિયાન તમારી પાસે ચીપની અંદર રિસ્પોન્સ કોમ્પેક્ટર હોય છે ચાલો હું ફક્ત આ સમજાવું સારું મારો અર્થ છે કે આપણે ફરીથી દલીલ કરીએ કે હું 1000 પરિક્ષણ પદ્ધતિઓ એક સર્કિટમાં લાગુ કરું છું ત્યાં 10 આઉટપુટ લાઇન છે તેથી હું 1000 બિટ્સની માહિતી ઉત્પન્ન કરીશ અને આ દરેક 10 આઉટપુટ લાઇન 1000 ટેસ્ટ વેક્ટર્સને અનુરૂપ છે તેથી મારી પાસે કેટલા હશે 1000 દરેકમાં આવી 10 લાઇન છે તેથી તે 10 કિલોબાઇટ ડેટા હશે તેથી તમે જે દલીલ કરી શકો છો તે એ છે કે હું અપેક્ષિત પ્રતિસાદના આ 10 કિલોબાઇટ્સને ફરીથી રોમમાં સંગ્રહિત કરીશ અને જ્યારે પરીક્ષણ ચાલી રહ્યું છે ત્યારે હું તેમની થોડીક સરખામણી કરીશ પરંતુ અહીં હું ફરીથી કહીશ કે તમે સારી રીતે કરી શકો છો તે ચોક્કસપણે છે પરંતુ તમારા ઓવરહેડ ખૂબ બની જશે જો તમે એમ કહો છો કે તમે તમારા ઇનપુટ વેક્ટરને સ્ટોર કરવા તમારા આઉટપુટ રિસ્પોન્સને સ્ટોર કરવા માટે ROM નો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે ખૂબ મોટી ક્ષમતા મોટા કદના ROM ની જરૂર છે કારણ કે આધુનિક દિવસના સર્કિટ માટે સર્કિટ્સ કહે છે કે તમને લાખો ટેસ્ટ વેક્ટર્સ ની જરૂર પડી શકે છે અને સર્કિટમાં 100 આઉટપુટ હોઈ શકે છે તેથી તમારે સંગ્રહિત કરવાની જરૂર હોય તેવા પરીક્ષણ ડેટાનું પ્રમાણ ઘણું મોટું હોઈ શકે છે તેથી તમારે રિસ્પોન્સ કોમ્પેક્ટર નામની કોઈ વસ્તુની જરૂર છે જે આપણે જોઈશું જે પરીક્ષણ ડેટાના વોલ્યુમને પ્રમાણમાં નાના વોલ્યુમમાં ઘટાડશે અને કોમ્પેક્શન પછી તે નાના મૂલ્ય માટે યોગ્ય પ્રતિભાવ સંગ્રહવા માટે તમે નાના ROM નો ઉપયોગ કરી શકો છો તેથી કોમ્પેક્શન પછી તમે કોમ્પેક્ટેડ પ્રતિભાવ સાથે અનુરૂપ ગોલ્ડન મૂલ્ય સાથે તુલના કરો જે ROM માં સંગ્રહિત છે તેથી જો તેઓ મેળ ખાતા હોય તો તમે કહો કે તમારી પરીક્ષા પાસ થઈ છે તે સારું છે જો તે નિષ્ફળ જાય તો તમે કહો છો કે તે ખરાબ છે પરંતુ કેટલીક વસ્તુઓ છે તમે જુઓ આ સર્કિટમાં કેટલીક વસ્તુઓ છે જે BIST PI થી મલ્ટિપ્લેક્સર સાથેના જોડાણની જેમ ચકાસતી નથી તે માત્ર પેટર્ન જનરેશનથી સર્કિટ અને સર્કિટ ટુ રિસ્પોન્સ કોમ્પેક્ટરનું પરીક્ષણ કરી રહી છે પરંતુ આ PI જોડાણ PO જોડાણ જો અહીં કોઈ ખામી હોય તો આ રસ્તાઓનું પરીક્ષણ કરવામાં આવતું નથી તેથી આ યાદ રાખવું જોઈએ હવે રેન્ડમ પેટર્ન પરીક્ષણ એ ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ વિચાર છે તેથી અત્યાર સુધી આપણે જે કહ્યું અને જોયું છે આપણે કહ્યું છે કે આપણી પાસે સર્કિટ છે આપણી પાસે ખામીઓનો સમૂહ છે ચાલો આપણે ખામીઓનો એક સરસ નાનો સમૂહ શોધવાનો પ્રયત્ન કરીએ જે શોધી શકાય આપણે એમ પણ કહ્યું કે ટેસ્ટ જનરેશન જટિલ છે અને ખાસ કરીને મોટી સર્કિટ માટે સમય લે છે હવે એક વિકલ્પ છે અહીં આપણે કહીએ છીએ કે આપણે ફક્ત ટેસ્ટ પેટર્ન જનરેટર ભૂલીએ છીએ આપણે ટેસ્ટ પેટર્ન જનરેટર નો બિલકુલ ઉપયોગ કરતા નથી ચાલો આપણે અમુક પ્રકારની રેન્ડમ પેટર્નનો સારી રીતે ઉપયોગ કરીએ રેન્ડમ પેટર્નનો અર્થ એ છે કે તે સંપૂર્ણપણે રેન્ડમ પેટર્ન હશે પરંતુ શું તમે પેદા કરો છો તે ખરેખર સ્યુડો રેન્ડમ પેટર્ન છે સ્યુડો રેન્ડમ પેટર્ન એટલે પેટર્ન જે સમયસર પુનરાવર્તિત થઈ શકે છે અને આ સ્યુડો રેન્ડમ પેટર્ન સામાન્ય રીતે હાર્ડવેર સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેને લિનિયર ફીડબેક શિફ્ટ રજિસ્ટર અથવા એલએફએસઆર કહેવામાં આવે છે તેથી આપણે શું કરી શકીએ આપણે LFSR નો ઉપયોગ કરી શકીએ તે ખૂબ જ સરળ હાર્ડવેર સ્ટ્રક્ચર છે અથવા કહો કે આપણે 1000 રેન્ડમ પેટર્ન બનાવી શકીએ છીએ અને ફોલ્ટ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ છીએ કે તે 1000 ટેસ્ટ પેટર્ન રેન્ડમ પેટર્નનો ઉપયોગ કરીને કવરેજ ખામી શું છે ખામીની ટકાવારી કેવી રીતે શોધી શકાય તેથી જો તમે જોશો કે આપણુ ફોલ્ટ કવરેજ સ્વીકાર્ય મૂલ્ય સુધી પહોંચી ગયું છે તો આપણે કહી શકીએ કે ચાલો આપણે આ ઘણી બધી પેટર્નનો ઉપયોગ કરીએ હું ઉદાહરણ આપું છું ધારો કે આપણને લાગે છે કે 1 મિલિયન ટેસ્ટ પેટર્ન લાગુ કર્યા પછી જ તમારું ઇચ્છનીય સ્તર મળી ગયું છે તમે જુઓ પરંપરાગત પરીક્ષણ જનરેશન માટે આ 1 મિલિયન ખૂબ મોટી સંખ્યા હતી કારણ કે 1 મિલિયન પેટર્ન જનરેટ કરવી ક્યાંક સ્ટોર કરવી ATE માં આપણે ATE મેમરીમાં આ પેટર્ન લોડ કરવી પડશે પરંતુ અહીં મારી પાસે LFSR છે જે ફક્ત 1 મિલિયન ઘડિયાળ ચક્ર માટે ચાલી રહ્યું છે ત્યાં ક્યાંય કંઈ સાચવવા માટે નથી અને કહેવાનો અર્થ એ છે કે જો હું 1 ગીગાહર્ટ્ઝની ઘડિયાળની આવર્તનનો ઉપયોગ કરું તો આ 1 મિલિયન પેટર્નને યોગ્ય રીતે ચલાવવા માટે માત્ર 1 મિલિસેકન્ડનો સમય લાગશે તેથી અહીં સમય પણ એટલો મુદ્દો નથી તેથી તમારે આ પણ યાદ રાખવાની જરૂર છે તેથી પરીક્ષણની લંબાઈ મોટી હોઈ શકે છે પરંતુ પરીક્ષણ જનરેશન ખૂબ જ નજીવી છે અને જ્યાં સુધી આપણે ફોલ્ટ કવરેજના ઇચ્છિત સ્તર સુધી ન પહોંચીએ ત્યાં સુધી આપણે ચાલુ રાખી શકીએ છીએ પરંતુ કેટલીકવાર તે BIST પર લાગુ પડતું નથી આપણે જોઈ શકીએ છીએ કે એક બિંદુથી આગળ આપણે હવે ખામીઓ શોધી શકતા નથી પછી બાકીની ખામીઓ માટે તમે ATPG ટૂલ પર સ્વિચ કરી શકો છો પરંતુ BIST એપ્લિકેશન માટે આપણે આ નથી કરતા આપણે સામાન્ય રીતે શુદ્ધ રેન્ડમ પેટર્ન પરીક્ષણ કરીએ છીએ તેથી લાક્ષણિક સર્કિટનું વર્તન આના જેવું છે તેથી જેમ જેમ હું જાઉં છું અને સ્યુડો રેન્ડમ ટેસ્ટ પેટર્નની સંખ્યા લાગુ કરું છું આ ટેસ્ટ વેક્ટર્સની સંખ્યા છે અને સ્યુડો રેન્ડમ લાગુ કરે છે તેથી ફોલ્ટ સિમ્યુલેશન દ્વારા હું લાક્ષણિક કર્વ સાથે ફોલ્ટ કવરેજનું નિરીક્ષણ કરું છું તેથી તે ઝડપથી વધશે પરંતુ બિંદુથી આગળ તે હવે ઓછું સ્તર હશે તેથી જો તમે આ બિંદુને ઓળખી શકો છો તો તમે કહી શકો છો કે આ મારી ટેસ્ટ વેક્ટરની મહત્તમ સંખ્યા છે હું ઘણા બધાને લાગુ કરીશ હવે આ સંખ્યા સર્કિટથી સર્કિટ પર આધાર રાખે છે અથવા બદલાય છે તેથી આપેલ સર્કિટ માટે તેથી આ ફોલ્ટ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને આપણે મૂલ્ય શોધવું પડશે બરાબર હવે ચાલો આપણે જોઈએ લિનિયર ફીડબેક શિફ્ટ રજિસ્ટર શું છે હવે એલએફએસઆર નામ પ્રમાણે સૂચિત છે કે તે એક પ્રકારનું શિફ્ટ રજિસ્ટર છેતે શિફ્ટ રજિસ્ટર પર આધારિત હાર્ડવેર સર્કિટ છે ત્યાં પ્રતિસાદ સર્કિટ પણ છે અને પ્રતિસાદ સર્કિટ રેખીય પ્રતિસાદ છે અહીં આપણે ગાણિતિક વિગતમાં નથી જઈ રહ્યા આ ફીડ સર્કિટમાં વિશિષ્ટ OR ગેટનો સમાવેશ થાય છે અને XOR ફંક્શનરેખીય કાર્ય સાબિત થઈ શકે છે તેથી જ તેને રેખીય પ્રતિસાદ કહેવામાં આવે છે અને એલએફએસઆર સ્યુડો રેન્ડમ પેટર્નનો ખૂબ સારો સ્રોત હોવાનું જાણવા મળ્યું છે અને તેનો ઉપયોગ ઘણી એપ્લિકેશનોમાં કરવામાં આવ્યો છે રેન્ડમ નંબર જનરેશન અલબત્ત એક એપ્લિકેશન છે પરંતુ તમારામાંથી ઘણાએ સાયકલિક રીડન્ડન્સી ચેક વિશે સાંભળ્યું હશે જેનો ઉપયોગ ભૂલ તપાસવા માટે થાય છે જ્યારે તમે હાર્ડ ડિસ્ક પર અમુક ડેટા સ્ટોર કરો છો ત્યારે સંદેશાવ્યવહાર માટે દરેક જગ્યાએ ભૂલો હોઈ શકે છે સીઆરસી એ ભૂલો શોધવા માટેની એક ખૂબ જ સામાન્ય અને લોકપ્રિય રીત છે અને અહીં ફરીથી આપણે અમુક પ્રકારની સીઆરસી ચેકસમ અથવા સહી પેદા કરવા માટે એલએફએસઆરનો ઉપયોગ કરીએ છીએ અને આપણે પાછળથી જોઈશું કે જ્યાં આપણે પ્રતિભાવોના કોમ્પેક્શન વિશે વાત કરીએ છીએ ત્યાં પણ ફરીથી આપણે LFSR નો ઉપયોગ કરી શકીએ છીએ આ આપણે પછી જોઈશું તો એલએફએસઆર કેવી દેખાય છે તો એલએફએસઆરના 2 વૈકલ્પિક બંધારણો છે પ્રકાર એક અથવા પ્રકાર 2 પ્રકાર એક એ ક્લાસિકલ માળખું છે જ્યાં તમે પ્રતિસાદ ઓળખી શકો છો આ એક XOR ગેટ છે તમે D1 D2 D3 D4 જુઓ અથવા આ ફ્લિપ ફ્લોપ જોડાયેલા છે શિફ્ટ રજિસ્ટર તરીકે આ ડી ફ્લિપ ફ્લોપ છે તેથી છેલ્લા ફ્લિપ ફ્લોપનું આઉટપુટ આ XOR ના ઇનપુટમાં પાછું આપવામાં આવે છે અને અહીં D1 જેવા કેટલાક અન્ય આઉટપુટને પણ XOR ના ઇનપુટ તરીકે આપવામાં આવે છે તેથી અહીં મારી પાસે એક પસંદગી છે હું આનો ઉપયોગ કરી શકું છું હું D2 D2 D3 તેમાંથી એક સાથે લઈ શકું છું અને શિફ્ટ રજિસ્ટરનું આઉટપુટ પ્રથમ ફ્લિપ ફ્લોપ માટે ઇનપુટ તરીકે આપવામાં આવે છે તેથી તમે જુઓ છો કે આ LFSR પાસે બાહ્ય ઇનપુટ નથી તેથી એકવાર તમે તેને પ્રારંભિક મૂલ્ય સાથે લોડ કરો અને સમય શરૂ કરો તે સ્વાયત્ત રીતે ચાલશે અને ચાલશે તે સતત કેટલીક પેટર્ન ઉત્પન્ન કરશે તો ત્યાં એલએફએસઆરનું વૈકલ્પિક માળખું છે જેનો ઉપયોગ ડેટા કોમ્પેક્શન માટે વધુ સામાન્ય રીતે થાય છે જ્યાં પ્રતિસાદ સર્કિટમાં XOR નો ઉપયોગ કરવાને બદલે આપણે આ કરીએ છીએ આપણે સીધા જ પ્રતિસાદનો ઉપયોગ કરીએ છીએ પરંતુ આપણે આ XOR ગેટનો ઉપયોગ ક્યાંક વચ્ચે અને ક્યારેય કરી શકીએ છીએ જ્યારે પણ તમે XOR ગેટનો ઉપયોગ કરો છો ત્યારે તમે આ લાઇનમાંથી એક ઇનપુટ પણ લો છો તેથી અહીં XOR ગેટ હોઈ શકે છે તેથી અહીંથી એક ઇનપુટ આવશે અહીંથી એક ઇનપુટ આની જેમ તેથી આને ટાઇપ 1 એલએફએસઆર ટાઇપ 2 એલએફએસઆર કહેવામાં આવે છે તેથી ચાલો આપણે LFSR નો ઉપયોગ કરીને પેટર્ન ઉત્પન્ન કરવાનું ઉદાહરણ લઈએ તેથી ચાલો આ 1 પ્રકાર ની LFSR લઈએ જ્યાં મારી પાસે 4 ફ્લિપ ફ્લોપ 4 બીટ LFSR છે પ્રતિસાદ જોડાણ આ પ્રમાણે છે D4 થી અને D1 થી XOR નું આઉટપુટ D1 ને આપવામાં આવે છે હવે એલએફએસઆરનું વર્તન તે બિંદુઓ પર ઘણું નિર્ભર રહેશે જ્યાંથી તમે પ્રતિસાદ કનેક્શન લઈ રહ્યા છો હવે આ પ્રતિસાદ જોડાણ આ LFSR નું માળખું છે જેને લાક્ષણિકતા બહુપદી નામની કોઈ વસ્તુ દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય છે જેમ કે LFSR માટે આ વિશેષતા આ બહુપદી દ્વારા દર્શાવવામાં આવે છે અથવા વર્ગીકૃત કરવામાં આવે છે આનો અર્થ શું છે તમે x ને પાવર 4 જુઓ x એ એક પરિમાણ છે x ને પાવર 4 આનું પ્રતિનિધિત્વ કરે છે x ને પાવર 4 x ને પાવર 3 x ને 2 પાવર x ને 1 અને x ને પાવર 0 તેથી અહીં આપણી પાસે x ને પાવર 4 અને x ને પાવર 1 સાથે જોડાણ છે તેથી જ આ 2 શરતો છે અને 1 પણ ત્યાં હશે કારણ કે તમે x ને પાવર 0 સાથે જોડી રહ્યા છો તેથી જો તેના બદલે આમાંથી અહીંથી કનેક્શન છે પછી x ને પાવર 1 ને બદલે તે x ને પાવર 2 x સ્ક્વેર હોવું જોઈએ જો અહીં કનેક્શન ફોર્મ છે તો તે x ક્યુબ હશે તેથી જ્યાં તમે વિશિષ્ટ ના ઇનપુટ સાથે જોડાઈ રહ્યા છો ત્યાંથી તમારા ટેપીંગ પોઈન્ટના આધારે અથવા તમારી લાક્ષણિકતા બહુપદી અલગ અલગ હશે આને લાક્ષણિકતા બહુપદી કહેવામાં આવે છે હવે ચાલો જોઈએ કે આ D1 પેદા કરેલી પેટર્ન અહીં હોવી જોઈએ ડી 4 ડી 3 ડી 2 ડી 1 ધારો કે આપણે 1 0 0 0 1 0 0 0 સાથે એલએફએસઆર શરૂ કરી રહ્યા છીએ તેથી જેમ આપણે સમય શરૂ કરીએ છીએ ત્યાં પરિવર્તન આવશે અને એક નવો ભાગ પ્રાપ્ત થશે જેમાં હશે D4 અને D1 નું XOR તેથી આ D1 અને આ D4 અધિકાર છે તો તમે જાઓ અને આ D4 અને D1 0 અને માત્ર 1 ની જેમ જાવ તેથી આગલી વખતે જ્યારે આપણે તેને શિફ્ટ કરીશું ત્યારે આ 1 D1 માં શિફ્ટ થશે આગામી 1 અને 0 તમે ફરીથી શિફ્ટ કરશો 1 ને શિફ્ટ કરવામાં આવશે તેથી 1 1 1 અને 0 ફરીથી 1 1 સ્થાનાંતરિત થશે 1 1 1 ફરીથી 1 0 ફરીથી 1 સ્થાનાંતરિત થશે પરંતુ હવે 1 અને 1 0 XOR 0 તેથી હવે 0 સ્થાનાંતરિત થશે 1 અને 0 ફરી 1 આ રીતે શિફ્ટ થશે તમે જાઓ અને સમય શરૂ કરો ત્યારે તમે જોશો કે કેટલીક પેટર્ન પેદા થઈ છે અને ચોક્કસ સંખ્યા પછી આ 1 0 0 0 પુનરાવર્તન થઈ રહ્યું છે તેથી ફરીથી 1 0 0 પછી ફરીથી આ જ પેટર્ન આવશે તો ચાલો પેટર્ન ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 પેટર્ન પેદા થઈ છે પુનરાવર્તન કરતા પહેલા 15 પેટર્ન પેદા થાય છે તો શું તમે અનુમાન કરી શકો છો કે અહીં કઈ પેટર્ન ખૂટે છે બધી 0 પેટર્ન ખૂટે છે તમે LFSR માટે જુઓ બધી 0 પેટર્ન ખૂબ જ છે તમે ખતરનાક સૂચિતાર્થ કહી શકો છો જેમ કે એકવાર તમે આ LFSR ને તમામ 0 પેટર્ન સાથે લોડ કરો તે તમામ 0 સ્થિતિમાં રહેશે કારણ કે 0 અને XOR 0 હશે 0 શિફ્ટ થશે તેથી રાઇટ શિફ્ટ અને 0 આવે છે તેથી તે બધા 0 રહેશે તેથી જ્યારે પણ આપણે ડેટા જનરેશન એપ્લિકેશન માટે એલએફએસઆર કરવા માંગતા હોઈએ ત્યારે આપણે તેને બધા 0 સાથે ક્યારેય લોડ ન કરવો જોઈએ અને આ એક ખૂબ જ સારો પ્રકારનો એલએફએસઆર છે જે આપણે પસંદ કર્યો છે કારણ કે આપણને 0 બાદ કરતાં અન્ય તમામ 15 પેટર્ન જનરેટ કરવામાં સક્ષમ છીએ જો તમે આ સંખ્યા 8 1 0 0 0 ની દશાંશ સમકક્ષ જુઓ તો 8 1 3 7 15 14 12 10 5 પછી 11 6 અને તેથી આ સંખ્યાઓ રેન્ડમ લાગે છે હવે રેન્ડમનેસ માટે કેટલાક પ્રમાણભૂત પરીક્ષણો છે તેથી લોકોએ એલએફએસઆર દ્વારા રેન્ડમનેસના સંદર્ભમાં ઉત્પન્ન કરેલી પેટર્નનું મૂલ્યાંકન કર્યું છે અને એવું જાણવા મળ્યું છે કે રેન્ડમનેસ ગુણવત્તા એક ટેસ્ટ સિવાય સારી છે જે અન્ય પરીક્ષણો નિષ્ફળ જાય છે તે ખૂબ સંતોષકારક રીતે પસાર થાય છે તેથી જો તમને સીરીયલ બીટ પેટર્ન જોઈએ તો પણ તમે કોઈપણ ફ્લિપ ફ્લોપનું આઉટપુટ લો આ પણ રેન્ડમ 0 1 1 1 અને 0 1 0 1 1 અને 0 0 1 1 0 1 આ પણ રેન્ડમ પેટર્ન છે તમે કાં તો રેન્ડમ તરીકે સમાંતર પેટર્ન લઈ શકો છો અથવા ક્રમિક રીતે તમે ફ્લિપ ફ્લોપમાંથી કોઈપણ એકનું આઉટપુટ લઈ શકો છો પરંતુ મેં કહ્યું તેમ માત્ર એક ટેસ્ટ જે રેન્ડમના સંદર્ભમાં સંતુષ્ટ નથી તે આ છે કારણ કે મૂળભૂત માળખું એક શિફ્ટ રજિસ્ટર છે તમે જોશો કે વિકર્ણની જેમ ત્રાંસમાં એક પેટર્ન છે 0 0 0 0 આ સ્થાનાંતરિત થઈ રહ્યા છે 1 1 1 1 તેથી આ યોગ્ય સ્થાનાંતરિત થઈ રહ્યા છે તેથી આને વિવિધ બિટ્સ વચ્ચે ક્રોસ કોરેલેશન કહેવામાં આવે છે આ એક ગુણધર્મ છે જ્યાં તે નિષ્ફળ જાય છે હવે LFSR ની કેટલીક વ્યાખ્યાઓ હવે આપણે આ ઉદાહરણમાં 4 બીટ એલએફએસઆર લીધું છે અને આપણે જોયું છે કે આપણે 15 પેટર્ન નિર્માણ કરી છે તેથી સામાન્ય રીતે એન બીટ અથવા એન સ્ટેજ એલએફએસઆર માટે તેથી આપણી પાસે ઉત્પન્ન થયેલ પેટર્ન 2 ને પાવર એન માઇનસ 1 વધુમાં વધુ હોઈ શકે છે એલએફએસઆર દ્વારા ઉત્પન્ન થતો આવો ક્રમ જ્યાં તમામ 0 પેટર્ન સિવાયની તમામ પેટર્ન ઉત્પન્ન થઈ રહી છે જેને મહત્તમ લંબાઈનો ક્રમ અથવા એમ સિક્વન્સ કહેવામાં આવે છે હવે આ એલએફએસઆરની જેમ લાક્ષણિકતા બહુપદી ટેપીંગ પોઈન્ટ તેઓ લાક્ષણિકતા બહુપદી વ્યાખ્યાયિત કરે છે તેથી લાક્ષણિકતા બહુપદી જે m ક્રમ ઉત્પન્ન કરે છે તેને પ્રીમિટિવ બહુપદી કહેવામાં આવે છે હવે આ ઉદાહરણ માટે આ પ્રીમિટિવ બહુપદી હતું તેથી 15 પેટર્ન ઉત્પન્ન થઇ તેથી આ બીજી વ્યાખ્યા જેનો અર્થ થાય છે કે ઈરરીડયુસીબલ બહુપદી એક બહુપદી છે જેનું મૂલ્યાંકન કરી શકાતું નથી હવે પ્રીમિટિવ બહુપદી એક પ્રકારનું ઈરરીડયુસીબલ બહુપદી છે તેથી આ પ્રકારના પ્રીમિટિવ બહુપદીઓને ઓળખવાની રીતો છે આ પ્રીમિટિવ બહુપદીઓની વ્યાપક યાદીઓ વિવિધ સ્થળોએ ઉપલબ્ધ છે તેથી હું તમને થોડા બતાવી રહ્યો છું તેનો અર્થ એ છે કે આ સંખ્યા ફ્લિપ ફ્લોપની સંખ્યા સૂચવે છે એટલે કે LFSR માં તબક્કાઓની સંખ્યા અને આ એક પ્રકારનું કોડિંગ છે જ્યાંથી તમે ટેપ લઈ રહ્યા છો 3 1 0 નો અર્થ છે કે તમે અલબત્ત ટેપ લઈ રહ્યા છો છેલ્લા તબક્કામાંથી 3 ત્યાં હશે અને 1 અને 0 થી તે બહુપદી 4 માટે x ક્યુબ વત્તા x વત્તા 1 હશે x 4 x વત્તા 1 એ જ રીતે 16 માટે આ 32 આ 64 તો તમે જુઓ તેથી જો તમે આના જેવા પ્રીમિટિવ બહુપદી સાથે 32 બીટ LFSR લોતેનો અર્થ એ છે કે આ ઘણા ટેપીંગ પોઈન્ટ હશે પછી તમારી પાસે એક સર્કિટ હોઈ શકે છે જે 2 ને પાવર 32 માઈનસ 1 પેટર્ન પેદા કરી શકે છેતેનો અર્થ છે 4 અબજ પેટર્ન આપણી પાસે ખૂબ અનુકૂળ સર્કિટ છે જે 4 અબજ રેન્ડમ પેટર્ન પેદા કરી શકે છે તેથી તે એક મોટો ફાયદો છે તેથી આ એમ સિક્વન્સમાં કેટલાક રસપ્રદ ગુણધર્મો પણ છે જેમ કે મેં પ્રથમ કહ્યું તે પુનરાવર્તિત થાય તે પહેલાંનો સમયગાળો 2 નો પાવર n માઇનસ 1 છે તેનો અર્થ એ છે કે બીટ એપી પ્લસ હું પી માટે એઆઈની બરાબર એન માઇનસ 1 હશે તે પી પછી પુનરાવર્તન થાય છે કોઈપણ બિન 0 સ્થિતિથી શરૂ કરીને એલએફએસઆર આને પુનરાવર્તિત કરતા પહેલા અન્ય 2 ને પાવર એન માઇનસ 1 સ્થિતિમાં જશે આપણે પહેલેથી જ જોયું છે એકની સંખ્યા શૂન્યની સંખ્યાથી 1 દ્વારા અલગ પડે છે તેથી જો તમે કોઈપણ બિટ્સ માટે આઉટપુટ કોલમ જુઓ છો તો સામાન્ય સત્ય કોષ્ટક જુઓ જ્યાં તમારી પાસે 2 ને પાવર એન શૂન્યની સંખ્યા અને એકની સંખ્યા સમાન હોય હવે અહીં આપણી પાસે બધી 0 પેટર્ન નથી તેથી હવે શૂન્ય 1 ઓછું હશે તેથી એકની સંખ્યા 1 દ્વારા શૂન્યની સંખ્યાને વટાવી જશે અને અહીં કેટલાક અન્ય ગુણધર્મો પણ છે જે વર્તમાન સંદર્ભમાં ખૂબ મહત્વના નથી જેમ કે જો તમે ઉત્પન્ન કરેલા બિટ્સના ક્રમમાં n કદની વિંડો સ્લાઇડ કરો છો તો પછી દરેક દ્વિસંગી પેટર્ન એક સમયગાળામાં બરાબર એક વખત જોવામાં આવશે જેમ કે મારો અર્થ એ છે કે જો તમે આની જેમ પહોળાઈ 4 ની વિંડોને સ્લાઇડ કરો તો 0 1 1 1 પછી 1 1 1 1 પછી 1 1 1 0 1 1 0 1 1 0 1 0 તેથી આ બરાબર એકવાર અને અનન્ય રીતે દેખાશે હવે અલબત્ત ત્યાં બીજા કેટલાક ગુણધર્મો છે જ્યાં તે ચાલે છે તેથી અહીં આપણે તેને જોઈતા નથી હવે એમ સિક્વન્સની રેન્ડમનેસ પ્રોપર્ટીઝ એવી વસ્તુ છે જેના વિશે તમને અહીં રુચિ છે કારણ કે એમ સિક્વન્સમાં ખૂબ સારી સ્યુડો રેન્ડમનેસ પ્રોપર્ટીઝ છે ઓટો કોરિલેશન ક્રોસ કોરિલેશન 0 છે પરંતુ 2 આઉટપુટ બિટ્સ વચ્ચે સતત 2 આઉટપુટ બિટ્સ વચ્ચે ક્રોસ કોરિલેશન નબળો છે કારણ કે આપણે શિફ્ટ રજિસ્ટર કનેક્શનને કારણે કહ્યું છે તેથી BIST જેવા લાક્ષણિક પરીક્ષણ વાતાવરણમાં આપણે જોઈએ તેટલી પેટર્ન ઉત્પન્ન કરી શકીએ છીએ જો હું કહું કે મને 1 અબજ પેટર્નની જરૂર છે તો હું તે કરી શકું છું તેથી મારો મતલબ છે કે 1 ગીગાહર્ટ્ઝ ઘડિયાળ સાથે મને ટેસ્ટ લાગુ કરવા માટે માત્ર 1 સેકન્ડની જરૂર છે અને સારી બાબત એ છે કે આપણે મહત્તમ ઘડિયાળની ઝડપ ચકાસી શકીએ છીએ આને સ્પીડ ટેસ્ટિંગ કહેવામાં આવે છે જ્યાં સર્કિટમાં વિલંબના કારણે કેટલીક ખામીઓ પણ ઉદ્દભવે છે તેઓ નિર્ણાયક સમય પણ શોધી શકશે સ્કેન ડિઝાઈનમાં આપણે વારંવાર આપણે આ પ્રકારની ખામી શોધી શકતા નથી તેથી આ સાથે આપણે આ લેકચરના અંતમાં આવીએ છીએ આપણા આગામી લેકચરમાં આપણે BIST ના બીજા ભાગને જોઈશું તો આપણે ટેસ્ટ જનરેશનનો ભાગ જોયો છે પરંતુ હવે આપણને પ્રતિભાવો મળ્યા પછી હું કેવી રીતે કોમ્પેક્ટ કરીશ અને તે ભાગની તુલના આગામી લેકચરમાં જોવા મળશે